આ લેક્ચરમાં આપણે સબસ્ટીટ્યુશન થિયર્મના અન્ય પ્રકારને ધ્યાનમાં લઈએ છીએ જ્યાં આપણે કરંટ સ્ત્રોતને બદલે વોલ્ટેજ સ્ત્રોત સાથે ઘટકને બદલીએ છીએ ચાલો હું ફરી ઘટક E સાથેની સર્કિટને ધ્યાનમાં લઉં ત્યાં વોલ્ટેજ V છે અને તેમાંથી પસાર થતો કરંટ I છે હવે હું નીચે મુજબ રચના દોરું સૌ પ્રથમ હું બે વોલ્ટેજ સ્ત્રોતના શ્રેણી સંયોજનને ધ્યાનમાં લઈશ અને જે વિરુદ્ધ રીતે જોડાયેલ છે જો તમે ધ્રુવીયતા જુઓ તો તેની ડાબી બાજુએ ધન નિશાની છે આ જમણી બાજુ છે અને બંનેનું મૂલ્ય V છે હવે તે એક વોલ્ટેજ સ્ત્રોતની સમકક્ષ છે જેનું મૂલ્ય વ્યક્તિગત મૂલ્યોનો સરવાળો છે અને જો તમે તેને ધ્રુવીયતા સાથે જોશો તેથી આ મારી પાસે V છે અને તે જ ધ્રુવીયતા સાથે આ મારી પાસે v છે જે આ સ્ત્રોતને કારણે છે તેથી સંપૂર્ણ બાબત 0 વોલ્ટનાં વોલ્ટેજ સ્ત્રોતની સમકક્ષ છે અને શૂન્ય વોલ્ટનો વોલ્ટેજ સ્ત્રોત એ શોર્ટ સર્કિટ અથવા વાયર સિવાય બીજું કંઈ નથી હું આ સૌથી સરળ શોર્ટ સર્કિટને કાંઈ પણ બદલ્યાં વિના કોઈપણ વાયરમાં મૂકી શકું છું કારણ કે હું ખરેખર કાંઈ પણ બદલતો નથી તેથી તે માત્ર એટલું જ છે કે તેને વાયર અથવા શોર્ટ સર્કિટ તરીકે લેવાને બદલે હું તેને સમકક્ષ વિરોધી મૂલ્યોના બે વોલ્ટેજના શ્રેણી સંયોજન તરીકે લઉં છું તે બરાબર સમાન હશે તો હું આ વાયરને શોર્ટ સર્કિટ દ્વારા બદલું યાદ રાખો અહીં અને ત્યાંની વચ્ચે તે માત્ર વાયરની સમકક્ષ છે તેથી આ આખી સર્કિટ બરાબર અગાઉ આપણી પાસે આ ઘટક E સાથે હતું તેની સમકક્ષ છે જે કરંટ I વહન કરે અને વોલ્ટેજ V ધરાવે છે હવે આ પોતે V અને આ પણ V છે જે અન્ય ધ્રુવીયતા ધરાવે છે તો આ રીતે આ V છે અને તે રીતે પણ તે V છે હવે ચાલો આ નોડ અને તે નોડ પરનાં વોલ્ટેજને ધ્યાનમાં લઈએ હવે આપણે જરૂર પ્રમાણે કોઈપણને સંદર્ભ લઈ શકીએ પરંતુ માત્ર સરળતા માટે ચાલો હું આ નોડને જ સંદર્ભ તરીકે લઉં હું ઇચ્છું તે બીજું કંઈપણ લઈ શકું તેનો કોઈ વાંધો નથી આના સંદર્ભમાં આ નોડ પરનો વોલ્ટેજ હું તેને લાલ રંગ તરીકે બતાવીશ અહીંનો વોલ્ટેજ V છે આ નોડ પર આના સંદર્ભમાં આ તે વોલ્ટેજ V છે કારણ કે અહીંથી ત્યાં સુધી તમારી પાસે પોટેન્શિયલમાં થતો વધારો V છે અહીંથી ત્યાં સુધી તમારી પાસે પોટેન્શિયલમાં થતો ઘટાડો V છે તેથી સંદર્ભ નોડની સાપેક્ષમાં અહીંનો વોલ્ટેજ એ V વોલ્ટેજમાં થતો વધારો -V વોલ્ટેજમાં થતો ઘટાડો જેની બરાબર 0 છે તેથી આ બે નોડ ગુલાબી રંગ વડે દર્શાવેલ છે જે 0 ધરાવે છે વ્યાખ્યાનાં સંદર્ભ વડે શૂન્ય વોલ્ટેજ તરીકે અને આનાં સંદર્ભમાં અહીં સમાન વોલ્ટેજ જે પણ શૂન્ય છે હવે આનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે મેં આનો ઉલ્લેખ અગાઉ કર્યો હતો અને તેનો ઉપયોગ અગાઉ પણ કર્યો હતો જો મારી પાસે સર્કિટમાં સમાન વોલ્ટેજવાળા બે નોડ હોય તો હું સર્કિટમાં બીજું કંઈપણ બદલ્યા વિના બંનેને જોડી શકું છું તેથી હું આ કરી શકું છું તેથી હું તે બંનેને એકબીજાં સાથે જોડું છું હવે નવી રૂપરેખાં સાથે હું ફરીથી દોરું મારી પાસે બાકીની સર્કિટ છે મારી પાસે પ્રથમ વોલ્ટેજ સ્ત્રોત છે જેને હું આ રીતે દોરીશ કારણ કે મેં તે શોર્ટ સર્કિટ કરી છે જો હું આને ટર્મિનલ 1 અને 2 તરીકે નંબર આપું હું આ નોડને નોડ નંબર 2 પર શોર્ટ કરું છું આ સર્કિટનો બીજો ટર્મિનલ છે તો મારી પાસે આ 1 અને 2 છે અને પછી આ બિંદુથી મારી પાસે V મૂલ્યનો વોલ્ટેજ સ્ત્રોત અને ઘટક E પણ છે હવે તે એકદમ સ્પષ્ટ હોવું જોઈએ કે આમાંથી કરંટ શૂન્ય છે કારણ કે હું એ પણ જાણું છું કે મૂળરૂપે મારી પાસે આ ઘટકમાંથી આ દિશામાં કરંટ I વહેતો હતો અને તે દિશામાં વોલ્ટેજ સ્ત્રોત V માંથી પણ હવે આ મને કંઈ નવું મળ્યું નથી આ બરાબર એ જ છે જે અહીં હતું મારી પાસે કરંટ I હતો જે તે દિશામાં વહેતો હતો ફરીથી દોરેલી સર્કિટ સાથે આ વોલ્ટેજ સ્ત્રોતને ઋણ ટર્મિનલ સાથે નીચે દોરવામાં આવે છે અને આ ઘટકને જેમ છે તેમ જ દોરવામાં આવે છે તેથી મારી પાસે તે રીતે વહેતો કરંટ છે હવે જો તમે આ પૂર્ણ કરો તો આ કરંટ I તે રીતે વહે છે અને જો તમને આ ચોક્કસ વાયરમાં તે કરંટ મળે તો તે શૂન્ય હશે કારણ કે આ I તેમાં જશે અને તે વાયરમાં કંઈ આવતું નથી હવે સામાન્ય રીતે જો તમારી પાસે આ બે અલગ સર્કિટ હોય તો તે ફક્ત એક જ વાયર દ્વારા જોડાયેલ છે કિર્ચોફના નિયમ પરથી કરંટ શૂન્ય હોવો જોઈએ તેના વિશે વિચારવાની બીજી રીત એ છે કે આ સમગ્ર મોટી લીલી સર્કિટમાં કિર્ચોફનો કરંટ નિયમ લાગુ કરો આ સર્કિટમાં અન્ય કોઈ વાયર જતો નથી અને તમામ કરંટનો સરવાળો શૂન્ય હોવો જોઈએ તેથી સર્કિટમાં જતો એકમાત્ર આ વાયરમાંનો કરંટ શૂન્ય હોવો જોઈએ હવે કારણ કે આમાં કરંટ શૂન્ય છે હું તેને કાપી શકું અને તેને મારી સર્કિટમાંથી દૂર કરી શકું છું તેથી મને યાદ છે કે મેં આ રીતે સર્કિટ સાથે જોડાયેલા ઘટક E સાથે શરૂઆત કરી હતી અને તે આવું જ છે કારણ કે વોલ્ટેજ સ્ત્રોત શ્રેણીમાં છે તે શોર્ટ સર્કિટ છે અને તે આનાં જેવું જ છે તે સર્કિટનું ફક્ત ફરીથી દોરેલું સ્વરૂપ છે અને આ તેના જેવું જ છે તેથી આ નિવેદન એ સબસ્ટીટ્યુશન થિયર્મનું બીજું સ્વરૂપ છે જો મારી પાસે ઘટક E સાથેની સર્કિટ હોય જે અહીં ઉચ્ચ વોલ્ટેજ V ધરાવે છે ઘટક E ને V મૂલ્યના વોલ્ટેજ સ્ત્રોત દ્વારા બદલી શકાય છે અને જો તમે આ ફેરફાર કરશો તો સર્કિટમાં કોઈ શાખા વોલ્ટેજ અથવા કરંટ બદલાશે નહીં બીજા શબ્દોમાં કહીએ તો સર્કિટમાં કાંઈ બદલાશે નહીં જો સર્કિટમાં ઘટક E સાથે વોલ્ટેજ V હોય તો ઘટક E ને V મૂલ્યના વોલ્ટેજ સ્ત્રોત દ્વારા બદલી શકાય છે અને અલબત્ત આ સર્કિટમાં કોઈપણ વોલ્ટેજ અથવા કરંટમાં ફેરફાર કર્યા વિના છે તેથી આ સબસ્ટીટ્યુશન થિયર્મનું બીજું સ્વરૂપ છે જ્યાં તમે કરંટ સ્ત્રોતને બદલે વોલ્ટેજ સ્ત્રોત સાથે ઘટકને બદલો છો ચાલો હવે હું બીજું ઉદાહરણ બતાવું હું એ જ સર્કિટ લઈશ મેં અગાઉની સર્કિટમાં 5 વોલ્ટના સ્ત્રોત સાથે 1 કિલો Ω અને 4 કિલો Ω લીધા છે અને આપણે જાણીએ છીએ કે 1 મિલી amp નો કરંટ આ રીતે વહે છે હવે હું આને વોલ્ટેજ સ્ત્રોત સાથે બદલવાનું પસંદ કરું હવે 4 kilo Ω રેઝિસ્ટરમાં વોલ્ટેજ 4 વોલ્ટ છે તેથી હું શું કરીશ તે જ સર્કિટ લો અન્ય તમામ ઘટકોને એમ જ રાખો આ 5 વોલ્ટ છે પરંતુ અહીં 4 કિલો Ω રેઝિસ્ટરને બદલે હું 4 વોલ્ટનાં સ્ત્રોતને જોડું છું હવે આપણે ચકાસવું પડશે કે સર્કિટમાં કરંટ અને વોલ્ટેજ બદલાય છે કે કેમ સ્પષ્ટ રીતે તમે જુઓ છો કે રેઝિસ્ટર પાસે આપણી પાસે 1 વોલ્ટનો ડ્રોપ થાય છે જે 5 વોલ્ટ 4 વોલ્ટ છે તેથી આમાંથી કરંટ 1 મિલી એમ્પ છે તો પહેલાની જેમ જ આ લૂપ માંથી 1 મિલી એમ્પ કરંટ ઘડિયાળનાં કાંટાની દિશામાં વહે છે હવે અહીં વોલ્ટેજ દેખીતી રીતે 4 વોલ્ટ છે અને અહીં તે 5 વોલ્ટ છે તેથી ઘટક વડે ઘટકની તુલના કરીને અને આ વોલ્ટેજ સ્ત્રોતને આ રેઝિસ્ટર સાથે સરખાવતા આપણે જોઈએ છીએ કે સર્કિટમાં કોઈ શાખા વોલ્ટેજ અથવા કરંટ બદલાતો નથી કરંટ સ્ત્રોત સાથેના અન્ય સ્વરૂપની જેમ આ થિયર્મ સાબિત કરવા માટે ઉપયોગી છે અને ઘણીવાર કેટલીક પરિસ્થિતિઓમાં વાસ્તવિક સર્કિટનાં વિશ્લેષણ માટે વોલ્ટેજ સ્ત્રોતને રેઝિસ્ટર દ્વારા પણ બદલી શકાય છે